તેથી નોર્ટન થીયરમ્સ નો ઉપયોગ કરીને બીજું એક ઉદાહરણ તે નક્કી કરો કે તે RN અને IN છે ખરેખર મેં અગાઉ આ RNની ચર્ચા કરી છે તે ખરેખર તે r RThevenin સિવાય કંઈ નથી તેથી અગાઉ ચર્ચા કરી છે તેથી જે રીતે થેવેનિન અવરોધ છે તે જ રીતે નોર્ટન મેળવ્યું છે જેથી ત્યાં કોઈ ફેરફાર થતો નથી તેથી ખરેખર ઘણી બધી સમસ્યાઓ વિશે ચર્ચા કરી છે તેથી હવે શું કહે છે કે વસ્તુઓની સમજણ સરળ હશે અને હું તે શોધી શકું છું પ્રથમ વસ્તુ એ છે કે જ્યારે નેટવર્કમાં ડીપેન્ડેન્ટ r સ્ત્રોતો હશે ત્યારે ફક્ત તેમને મુકી શકતા નથી ફક્ત ઇનડીપેન્ડેન્ટ સ્રોતો જ તેને બંધ કરી શકે છે તેથી આ ઉદાહરણ તરીકે લો તે પછીના ઉકેલો ત્યાં છે ઉદાહરણ તરીકે ધારો કે જો ઇચ્છો તો તે આ સર્કિટ પર શોધવા માંગે છે જો તે r RN ને શોધી કાઢવું હોય તો તે RThevenin છે તેથી ડીપેન્ડેન્ટ સ્રોત ત્યાં છે તેથી જોડી શકો છો વોલ્ટેજ સ્ત્રોત કહો કે આ છે અને વોલ્ટેજ સ્રોતને જોડો કહો V0 1 વોલ્ટ અને તે કિસ્સામાં તમારે શું કરવાનું છે આને શોર્ટ કરવું પડશે કારણ કે ડીપેન્ડેન્ટ સ્રોતોને બંધ કરવો પડશે તેથી જો વોલ્ટેજ સ્રોતના કિસ્સામાં તેને શોર્ટ કરવું પડશે જો એમ કરો તો હવે શું થશે હવે માની લો કે તરત જ આ કરંટ i0 કહે કે કરંટ i0 છે આ વોલ્ટેજ સ્ત્રોતમાંથી આવતાની સાથે જ શોર્ટ કરો તેથી કરંટ માં શું થશે તે આ સર્કિટ માંથી વહેશે પરંતુ અહીં કંઇ હશે નહીં કારણ કે તે એક શોર્ટ સર્કિટ પાથ છે તેથી કુદરતી રીતે કરંટ ચાલશે નહીં આમાંથી કરંટ નો પ્રવાહ થાય છે તેનો અર્થ એ કે r iy એ 0 બનશે જો iy 0 થાય છે તો પછી આ ભાગ તે 2 iy છે જે 0 પણ છે કારણ કે iy 0 તેથી મૂળભૂત રીતે i0 ફક્ત અહીં વહેશે તેથી તેનો અર્થ એ કે સર્કિટ આ કરંટ i0 હશે કારણ કે આ તે પછી પણ છે ત્યાં હશે નહીં અને કારણ કે આ માર્ગ શોર્ટ છે અને આ માર્ગ શોર્ટ હોવાથી કરંટ આ સ્થાન લેશે તેથી અહીં કરંટ રહેશે નહીં iy 0 કારણ કે તે કરંટ માં શોર્ટ સર્કિટ પાથમાંથી વહે છે તેથી અહીં કંઇ હશે નહીં તેથી આ ત્યાં પણ નથી તેથી એટલે iy 0 તેથી આ 0 છે મૂળભૂત રીતે સર્કિટ ફક્ત આ ભાગમાં જ રહે છે જો તેનો અર્થ મૂળભૂત રીતે 5 i r V0 માફ કરો 5 i V0 1 તેનો અર્થ એ કે r V0 ભાગ્યા i0 5 છે કારણ કે V0 r v V0 1 પરંતુ જો 1 ન મૂકવામાં આવે તો આ ફક્ત V0 લે છે તે વાંધો નથી કારણ કે સંબંધો V0 5 i0 મેળવે છે તેનો અર્થ એ કે V0 ભાગ્યા i0 5 મને તે સમજાવા દો એનો અર્થ એ કે r V0 1 વોલ્ટ લખો ભલે એ 5 Ω હોય તેથી તેનો અર્થ એ કે RN એ RThevenin r 5 Ω જેવું જ છે તેથી આ r છે RN મેળવવા માટે કહો તેથી આ જલ્દી શોર્ટ થાય છે જો ત્યાં વોલ્ટેજ સ્રોત અને ડીપેન્ડેન્ટ ઇનડીપેન્ડેન્ટ સ્રોત મૂકવામાં આવે તો તેને ચાલુ કરશો નહીં તેથી આ કેવી રીતે RN થાય છે અને r મેળવવા માટે આ નોર્ટન કરંટ મેળવવા માટે તે RN કરંટ IN r iSC છે તે પછીથી સર્કિટ તરફ દોરે છે તો અહીં આમાં V0 1 વોલ્ટ મૂક્યો છે ખરેખર અહીં V0 જો 1 વોલ્ટ લગાવતું નથી 1 વોલ્ટ 2 વોલ્ટ 3 વોલ્ટ થી કોઈ ફરક નથી પડતો મૂળભૂત રીતે V0 ભાગ્યા i0 મેળવવો પડશે અને આ કહ્યું કે કેવી રીતે r RN 5 Ω મળશે અને હવે જ્યારે તેને શોર્ટ કરવામાં આવે છે તે શોધવું પડશે કે જેને શોર્ટ સર્કિટ કરંટ કહે છે તો આ કિસ્સામાં આ શું થાય છે તેને ઉદાહરણ તરીકે માની લો કરંટ આમાંથી વહે છે કે આમાંથી વહેતો કરંટ r i છે હવે તે શોર્ટ થયેલ છે અને આ 8 Ω અવરોધ પર 20 વોલ્ટ છે તેથી આ કિસ્સામાં શું થશે પછી r iy r iy 20 ભાગ્યા 8 r 2 5 એમ્પીયર આવશે તેથી 2 5 એમ્પીયર તેથી જો iy 2 5 એમ્પીયર છે તો આ તે ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત 2 iy છે તેથી તે 2 iy 2 ગુણ્યા 2 5 છે જે r 5 એમ્પીયર છે જે r 5 એમ્પીયર છે તેથી હવે પ્રશ્ન એ છે કે અહીં તે r છે 5 એમ્પીયર આવતા કરંટ ને શું કહે છે હવે r મેળવવા માટે આ i મુલ્ય મેળવવા માટે i મુલ્ય મેળવવા માટે તેથી આ 5 એમ્પીયર છે તેનો અર્થ r iSC IN જો હું અહીંથી લખું છું તો તે મૂળભૂત રીતે i 5 હશે તેથી i મેળવવું પડશે તેથી અહીં KVL લાગુ પડે છે તે મેળવવા માટે તેથી તે ફક્ત 5 છે તે ફક્ત 5 i 20 0 છે r i 4 એમ્પીયર એટલે કે iSC IN 4 5 તેનો અર્થ છે 9 એમ્પીયર તેથી આ સમજી શકાય એવું છે તેથી આ r 4 અને 5 છે તેથી r IN એ 9 એમ્પીયર છે તેથી આશા છે કે આ બાબતો સમજાઈ ગઈ હશે તેથી તે અહીં કરવામાં આવ્યું છે તેથી આ બધું લખવાનું અહીં છે પોતાના r માંથી પસાર થઈ શકે છે પરંતુ બધું આ બધું લખવાનું ત્યાંથી પસાર થઈ શકે છે જે રીતે તે જ રીતે તે લખાયેલું છે અને તેથી iy જે r RN 5 Ω છે મેં ગણતરી કેવી રીતે કરવી તે કહ્યું અહીં V0 1 વોલ્ટ જરૂર નથી ખરેખર V0 ભાગ્યા 1 0 સીધા 5 Ω મળશે 1 વોલ્ટ 2 વોલ્ટ જે પણ લેશે તે 5 Ω થઈ જશે અને તે જ રીતે આ એક મેં કહ્યું હતું કે 8 Ω અવરોધમાં 2 5 એમ્પીયર છે અને આ એક મેં એમ પણ કહ્યું 4 અહીં લેખિતમાં ખૂબ વિગતવાર આપેલ છે પરંતુ તેઓ KCL છે અને તે કેવી રીતે મેળવવું તે બતાવ્યું તો આ 9 એમ્પીયર છે તેથી IN i શોર્ટ સર્કિટ કરંટ 9 એમ્પીયર તેથી બધું સમજી શકાય તેવું છે આગળ એક કરંટ નક્કી કરશે સર્કિટ ના 10 Ω અવરોધમાં નોર્ટન થીયરમ્સ માટે આકૃતિ 63 જુઓ તેથી નોર્ટન થીયરમ્સ નો ઉપયોગ કરીને આ 10 Ω અવરોધને શું કહે છે તે કરંટ ને શોધી કાઢવું પડશે તેથી પ્રથમ વસ્તુ એ છે કે પ્રથમ 10 Ω લેવો પડશે પછી r ને બોલાવો પડશે કે જેને r RN અને r iSC શોધી રહ્યા છે IN શોર્ટ સર્કિટ કરંટ છે તેથી શું કરી શકે છે કે આ શોર્ટ સર્કિટ કરંટ શોધવા માટે આ સર્કિટ છે તે શોધવા માટે શોર્ટ સર્કિટ કરંટ હોય છે તેથી આ iSC અહીં છે જુઓ કે કેવી રીતે કરશે તેથી આ શોર્ટ સર્કિટ છે તેથી 10 Ω હવે બહાર આવશે હવે આ 12 એમ્પીયર છે તેથી આ શાખા અને આ શાખામાં વહેતો r કરંટ શોધો અત્યારે કહો અમારી રુચિ 6 Ω અવરોધમાં વહેતા કરંટ માં છે તેથી કરંટ ડિવિઝન પદ્ધતિનો ઉપયોગ કરીને r i એl i આ કરંટ r 6 Ω અવરોધમાં શોધવા માંગે છે તેનો અર્થ એ કે 3 ભાગ્યા 3 6 ગુણ્યા 12 Ω 12 એમ્પીયર છે જે ઇનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે તેથી 12 એમ્પીયર ગુણ્યા તેથી તે 4 એમ્પીયર બને છે એનો અર્થ એ કે આમાંથી વહેતો કરંટ i 4 એમ્પીયર છે હવે આ પાથ શોર્ટ કરી દેવામાં આવે છે આનો અર્થ એ છે કે આ 9 Ω માં કશું વહેશે નહીં કારણ કે આ 4 Ω 4 એમ્પીયર કરંટ આ માર્ગ લેશે આ માર્ગ લેશે તેથી 9 Ω અવરોધમાં કોઈ કરંટ રહેશે નહીં તેથી કરંટ 0 છે કારણ કે આ શોર્ટ સર્કિટ છે એટલે કે iSC IN 4 એમ્પીયર હશે તેથી આ સરળ વસ્તુ સમજવી જોઈએ પરંતુ તે શોર્ટ સર્કિટ હોવાથી તેથી 9 Ω અવરોધમાં કોઈ કરંટ રહેશે નહીં તમામ કરંટ આ શોર્ટ સર્કિટ પાથમાંથી પસાર થશે એનો અર્થ એ કે આ 4 એમ્પીયર પ્રવાહ આ શોર્ટ સર્કિટ પાથમાંથી પસાર થશે તેથી iSC IN 4 એમ્પીયર આશા છે કે તે સમજઈ ગયું હશે આગળ તે RN અથવા R કે RN r RThevenin આ કરંટ સ્રોતની આગળ તે ઇનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે તેથી તેને બંધ કરો પરંતુ તેનો અર્થ એ કે તે ઓપન સર્કિટ હશે અને r 1 અને 2 ની વચ્ચે RN શોધવા પડશે તેથી તેથી આ 6 અને 3 છે તેથી જો જોઈએ કે આ ઓપન છે તેથી 6 અને 3 તેઓ r શ્રેણીમાં છે તેથી 9 અને 9 તેઓ સમાંતર છે તેથી મૂળભૂત રીતે r RN r 9 ગુણ્યા 9 ભાગ્યા 9 9 છે તે 4 5 5 Ω થઈ જશે તેથી તે r RN છે તેથી મૂળભૂત રીતે 9 ભાગ્યા 2 તો તેનો અર્થ એ કે RN મળ્યો તેથી 4 5 Ω છે હવે સમકક્ષ સર્કિટ જુઓ થેવેનિન ના થીયરમ્સ એ જોયું છે કે V થેવેનિન અને RThevenin શ્રેણીમાં છે અહીં r IN ને 4 એમ્પીયર મળ્યું છે અને RN મળી ગયું છે અને હવે આ 10 Ω આ RN સાથે જોડાયેલ છે તેથી તે કિસ્સામાં સરળતાથી શોધી શકાય છે કે કરંટ ડીવીઝન દ્વારા RNow i 10 શું છે તે i 10 Ω લખ્યું છે જેનો અર્થ 10 Ω અવરોધમાં કરંટ છે તેથી i 10 Ω i 10 Ω તે r આ r 4 એમ્પીયર કરંટ છે આ કરંટ સ્રોત છે આ 4 એમ્પીયર છે તેથી કરંટ ડીવીઝન પદ્ધતિ તેથી i 10 r 4 5 ભાગ્યા r છે કારણ કે આ સમાંતર છે તેથી આ 4 5 10 ગુણ્યા 4 એમ્પીયર તે જે પણ આવે તે r i 10 હશે આ આંકડાકીય મૂલ્ય નીચે આપેલ છે જે આ 10 Ω અવરોધમાં કરંટ છે તેથી હું તેને સમજાવું તેથી આ r છે તે ખરેખર 1 241 એમ્પીયર આવે છે બીજો છે તે પછી છે આશા છે કે આ વસ્તુઓ સમજાઈ ગઈ હશે તેથી આકૃતિ r 66 માં બતાવ્યા પ્રમાણે સર્કિટ ની નોર્ટન સમકક્ષ સર્કિટ મેળવો 50 Ω અવરોધમાં કરંટ નક્કી કરવા માટે શોધવી પડશે તેથી કરંટ ને આ 50 Ω અવરોધમાં કરંટ શોધવો પડશે તેથી r ને r શોર્ટ સર્કિટ કરંટ કહે છે RN અને IN શોધવા પડશે IN iSC શોર્ટ સર્કિટ કરંટ તેથી પહેલા RN અને r શોધવાનું છે કે જેને r iSC અથવા IN કહે છે તે પછી તે RN સાથે તમામ r iSC કે કરંટ સ્રોત પછી RN અને પછી આ 50 Ω બધા મૂળભૂત રીતે સમાંતર હશે તેથી હું તેને સમજાવું છું તો ચાલો હવે આ તરફ આગળ વધીએ આ r શોર્ટ સર્કિટ કરંટ મેળવવા માટે આને શોર્ટ દેવામાં આવે છે તેથી પ્રશ્ન એ છે કે પછી તેઓ કેવી રીતે બીજી વસ્તુ r RN મેળવવા માટે આ બે કરંટ સ્રોતને બંધ કરી દે છે અને આ ઓપન છે તેથી અહીં જો તેમાં નજર નાંખો તો તે r iSC માં r શોર્ટ છે અને તે જ સમયે આ 2 એમ્પીયર ફક્ત આમાં ધ્યાન આપો આ 2 એમ્પીયર તે ઉપરની તરફ છે અને આ 1 એમ્પીયર તે પણ ઉપરની તરફ છે તેથી તેમનું પરિણામ 1 કહેવું 2 3 એમ્પીયર છે અને તે બતાવી રહ્યું છે કે આ રીત ઉપરની તરફ આપવામાં આવી છે અને આ શોર્ટ થયેલ છે આ શોર્ટ થયેલ છે અને આ 3 એમ્પીયર ત્યાં છે કે જેથી મૂળભૂત રીતે જો આ સર્કિટ પર નજર નાખો તો મૂળભૂત રીતે તે આ બે વસ્તુઓ પર શું થશે તે શોર્ટ કરવામાં આવે છે તેથી આ 100 Ω અને 100 Ω ખરેખર તે સમાંતર છે તેથી તે કિસ્સામાં કે આ r શું હશે જે કંઈપણ હશે તેનો અર્થ શોર્ટ સર્કિટ કરંટ હશે તેથી તે iSC છે હવે આપણે અહીં જઈએ તેથી બંને 100 Ω અવરોધ શોર્ટ સર્કિટ કરેલ છે અને iSC IN 1 2 3 એમ્પીયર છે અને જલદી તે ખુલે છે તે સમાંતર છે તેથી અહીં શું થઈ રહ્યું છે કે આ r ને શોર્ટ કરવામાં આવે છે તેથી આ 1 એમ્પીયર કરંટ આ રીતે વહેશે તેથી કારણ કે તે આ 100 Ω અવરોધમાં આ 1 એમ્પીયર કરંટ પ્રવાહ વહેશે નહીં કારણ કે તે શોર્ટ થયેલ છે અને તે જ રીતે આ 2 એમ્પીયર પ્રવાહ પણ આમાંથી વહેશે કારણ કે આ બે બિનઅસરકારક છે કારણ કે તે શોર્ટ થયેલ છે તેનો અર્થ એ કે iSC r iSC 1 2 જે 3 એમ્પીયર છે હું શું કહું છું કે 2 1 શરૂઆતમાં 3 બંને ઉપરની તરફ છે અને અંતે આ 1 એમ્પીયર કરંટ અહીં વહેતો હોય છે અને 2 એમ્પીયર કરંટ અહીં વહેતો હોય છે તો અને આ આ શોર્ટ થયેલ છે અને આ શોર્ટ કરી શકાય છે તેથી માફ કરશો આ 1 2 શોર્ટ કરેલ છે તેથી 100 Ω માટે કરંટ ન હોય અને આ 100 Ω અવરોધમાં કરંટ નથી તેથી આ તમામ કરંટ 2 એમ્પીયર શોર્ટ સર્કિટ પાથ લે છે તેથી તે 3 એમ્પીયર હશે જેનો અર્થ થાય છે iSC IN r 3 એમ્પીયર અને અને જ્યારે તે સમાંતર હશે ત્યારે જ્યારે એક અને બે વચ્ચે નોર્ટન શોધવાનો પ્રયત્ન કરશે કારણ કે તે સમયે આ ઓપન છે આ પણ ઓપન છે અને આ પણ 1 અને 2 ની વચ્ચે શોધવાનું છે તેથી તે સમયે 100 અને 100 Ω સમાંતર હોય છે જ્યારે તે ઓપન હોય તેથી 100 તેથી RN 50 Ω છે તેથી અંતે આ સર્કિટ દોરીએ છીએ તેથી IN 3 એમ્પીયર RN 50 Ω અને આ ah છે તે 50 Ω અવરોધમાં કરંટ પણ શોધવો છે તેથી તે 50 50 છે અને આ 3 એમ્પીયર છે તેથી મૂળભૂત રીતે તે i 50 Ω સમાન કરંટ ડીવીઝન છે તે 1 5 એમ્પીયર 1 5 એમ્પીયર હશે તેથી નોર્ટનમાં આ બધી બાબતો સમાંતર છે તેવું તેનો અર્થ મળે છે આ અવરોધ 50 Ω છે અને આ નોર્ટન સમકક્ષ છે અને આ તે નોર્ટન છે કે થેવેનિન V થેવેનિન R થેવેનિન RL શ્રેણીમાં છે નોર્ટન કિસ્સામાં IN RN અને આ મૂળભૂત રીતે R L કહે છે જો એમ કહેવું કે તે RL 50 Ω છે બધા સમાંતર છે અને તે 50 50 છે તેથી કરંટ અડધા અડધા હશે એટલે કે આ 50 Ω અવરોધમાં છે તે 1 5 એમ્પીયર હશે તેથી હવે પછી આકૃતિમાં બતાવેલ સર્કિટ ની નોર્ટન સમકક્ષ સર્કિટ મેળવો તેથી અહીં નોર્ટન સમકક્ષ સર્કિટ મેળવવી પડશે તેથી આ એક 30 વોલ્ટ નો સ્રોત છે ત્યાં ઇનડીપેન્ડેન્ટ સ્રોત છે 110 એમ્પીયર r કરંટ સ્રોત છે તેથી એકવાર શોર્ટ સર્કિટ કરંટ શોધી કાઢવો પડશે બીજો 1 અને 2 નોર્ટન સમકક્ષ સર્કિટ માં r શોધવા પડશે તેથી માફ કરશો નોર્ટન સમકક્ષ અવરોધ તેથી r RN RThevenin ના કિસ્સામાં છે તેથી આ કિસ્સામાં અહીં r મેળવવા માટે RN શોધવા પડશે તે કિસ્સામાં આ સ્રોતને શોર્ટ સર્કિટ બંધ કરવું જોઈએ અને આ કરંટ સ્રોત ખુલ્લો હોવો જોઈએ તે ત્યાં ન હોવું જોઈએ તેથી તે કિસ્સામાં શું થશે તેનો અર્થ એ કે આનો અર્થ એ કે આ 1 Ω અને 5 તે શ્રેણીમાં રહેશે તેથી તે r 6 Ω હશે અને આ 3 Ω હશે તેથી 6 Ω અને 3 Ω સમાંતર છે તેથી આને શોર્ટ સર્કિટ કરંટ કહે છે RN માટે તમને r 2 Ω મળશે RN એ r બનશે પહેલા હું તે R RN 2 Ω પર આવી રહ્યો છું આ RN છે હવે તે પછી કારણ કે આ સમકક્ષ સર્કિટ થી તેને સરળતાથી મેળવી શકાય છે એટલે કે શું આ ઓપન છે આ 30 વોલ્ટ નો સ્રોત શોર્ટ કરી શકાય છે તેથી 1 5 6 અને 6 અને 3 સમાંતર છે તેથી 6 ગુણ્યા 3 ભાગ્યા 63 તેથી 18 ભાગ્યા 9 તેથી 2 Ω અને જ્યારે તે હવે છે જ્યારે તેને શોર્ટ કરવામાં આવે છે ત્યારે તે r ને બોલાવે છે કે શોર્ટ સર્કિટ કરંટ શું છે તે શોધવા માટે હોય છે હવે સવાલ એ છે કે તે શોર્ટ થતાંની સાથે જ સર્કિટ માં નજર નાખો જો સર્કિટ માં નજર નાખો કારણ કે આ પાથ શોર્ટ કરેલો છે તેમ આ પાથ શોર્ટ થાય છે આ શોર્ટ થાય છે તેથી તે કિસ્સામાં શું થશે તે જોશે કે 5 Ω અને 1 Ω ખરેખર સમાંતર છે જો આ ટર્મિનલને અહીં ક્યાંક લાવો તો મારો મતલબ જો વાંચવા અહીં લાવવું તો કારણ કે આ તે છે આ બધું કોમન છે તેથી તે 5 Ω અને 1 Ω છે જેને સમાંતર કહે છે તેનો અર્થ છે આ 5 Ω અવરોધથી કરંટ નો પ્રવાહ શું છે તેથી જો માની લો કે આ કરંટ છે જો તે હું છે તો આ 10 એમ્પીયર કરંટ સ્રોત છે હું આ કરંટ ને 1 Ω અને 5 Ω માં વહેંચવા માંગુ છું તો 5 Ω અવરોધમાં કરંટ શું છે તેથી તે કિસ્સામાં કરંટ ડીવીઝન કારણ કે 5 અને 1 સમાંતર છે તેથી કરંટ ડીવીઝન પદ્ધતિ r i હોવી જોઈએ આ 1 ભાગ્યા 5 1 ગુણ્યા 10 એમ્પીયર ગુણ્યા 10 એમ્પીયર છે તેથી મૂળભૂત રીતે તે 10 ભાગ્યા 6 એમ્પીયર હશે જે 5 ભાગ્યા 3 એમ્પીયર છે જે આમાંથી વહેતું કરંટ છે બીજી વસ્તુ એ છે કે r શોર્ટ સર્કિટ કરંટ શોધી કાઢવો પડશે કારણ કે આ શોર્ટ સર્કિટ કરંટ નોર્ટન કરંટ છે તેથી જેમ કે આ શોર્ટ કે તરત જ આ ટર્મિનલ શોર્ટ થાય છે તો પછી આ કરંટ શું છે માની લો આ કરંટ i0 છે આ કરંટ i0 છે તેથી પછી i0 શોધવા પડશે પછી iSC મૂળભૂત રીતે i0 i હશે તેથી આ કિસ્સામાં શું થશે કે આ r i0 કરંટ મેળવવા માટે અને પછી સરળ રીત શું કરી શકે છે તે આ છે જો કે આ 0 પોટેન્શિયલ છે પરંતુ જે સરળ ગણતરી માટે KVL નો ઉપયોગ થાય છે તેથી તે કિસ્સામાં તે 3 i0 30 બનશે કારણ કે જો આ રીતે ચાલો તો તે છે 30 3 i0 0 એનો અર્થ છે મારા i0 10 એમ્પીયર છે તેથી i0 10 એમ્પીયર અને અહીં i 5 ભાગ્યા 3 એમ્પીયર મળ્યું તેથી તેથી તે IN iSC માં આ કરંટ r 10 5 ભાગ્યા 3 જે 35 ભાગ્યા 3 એમ્પીયર છે તેથી તે મારો શોર્ટ સર્કિટ કરંટ અથવા IN છે તેથી હું તેને સમજાવું તેથી જો તે આવું છે તો આ 35 ભાગ્યા 3 જુઓ જે r એમ્પીયર છે તેથી શોર્ટ સર્કિટ કરંટ 35 ભાગ્યા 3 એમ્પીયર મળ્યો અને r RN પણ નોર્ટન ને 2 Ω મળ્યો છે તેથી તેનો અર્થ એ કે આ નોર્ટન સમકક્ષ સર્કિટ છે તેથી નિર્ધારિત કરો હવે આ બીજું એક ઉદાહરણ છે આકૃતિ 72 માં બતાવેલ RN v ઓપન સર્કિટ ભાગ્યા શોર્ટ સર્કિટ નો ઉપયોગ કરીને RN નક્કી કરો તેથી આ કિસ્સામાં આ r V o c આ ઓપન છે આ v o c ટર્મિનલ 1 2 છે તેથી તેનો અર્થ એ કે શોર્ટ સર્કિટ કરંટ તે અહીં 0 છે કારણ કે તે ઓપન છે તેથી આમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી અને એક ડીપેન્ડેન્ટ સ્રોત પણ છે એક ડીપેન્ડેન્ટ સ્રોત છે તે નિરાકરણ પર જતા પહેલા જુઓ તેથી આ Voc શોધવા માટે છે પરંતુ જેમ તે ઓપન છે તેથી આ iSC 0 જો iSC 0 નો અર્થ છે કે આ શબ્દ 4 ગુણ્યા 0 0 નો અર્થ છે કે આ ભાગ છે જો તે 0 છે તો આ સર્કિટ કોઈ કરંટ 4 ગુણ્યા iSC માં કરંટ સ્રોત નથી તેથી કોઈ કરંટ અહીં નથી પણ અહીં પણ 0 કરંટ રહ્યું છે કારણ કે iSC અહીં તે 0 છે તે ડીપેન્ડેન્ટ સ્રોત છે તે અહીં 0 છે તેથી આ 5 એમ્પીયર ઇનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત જે બની રહ્યું છે તે આ કરંટ માં આ રીતે ફરશે તેથી આ મારું r છે જેને 5 એમ્પીયર કરંટ કહે છે આ 5 એમ્પીયર આ રીતે ફરે છે તેથી આ ખરેખર નોડલ વિશ્લેષણમાંથી છે આ ગ્રાઉન્ડ કરેલ છે જો તેનો અર્થ એ છે કે મારા v 1 v 1 નો અર્થ r સંદર્ભ બિંદુના સંદર્ભમાં છે તો આ મારો સંદર્ભ બિંદુ છે તેથી v 1 એ 5 ગુણ્યા 3 થઈ જશે જે r 15 વોલ્ટ છે તેથી v 1 એ 15 વોલ્ટ હશે અને કારણ કે આ ખરેખર કોમન ટર્મિનલ છે જો અહીં તે 15 છે તો અહીં પણ 15 છે તેથી આગળ તે તરફ જશે તેથી જ્યારે તે ઓપન સર્કિટ હોય ત્યારે આ પ્રથમ તે v 1 પ્રાપ્ત કરે છે તેથી જો v 1 એ 15 છે તો તેનો અર્થ એ છે કે આ વોલ્ટેજ ખરેખર v 1 છે અને v1 15 વોલ્ટ અને આ છે આ છે હવે જો V o c શું છે તે શોધવા માંગતા હો તો તીરનો અર્થ થાય છે અને તે કોઈ તીર નથી એટલે જો હું તેને જેવું રાખું છું તેમ જ રાખું છું અને મેં ફરીથી અને ફરીથી કહ્યું હવે અહીં r લાગુ કરો કે જેને r K V L કહે છે તેથી iSC 0 તેથી તે 4 થશે તે ઓપન સર્કિટ છે તેથી 4 ગુણ્યા 0 લખવાની જરૂર નથી કારણ કે આ ઓપન સર્કિટ છે તેથી જો આની જેમ ખસેડો તો તે થશે - 12 થશે પહેલા આવી રહ્યું છે પછી r V o c તે અહીં r v 1 v 1 0 છે અને V 1 15 વોલ્ટ નો અર્થ એ કે જો અહીં V 1 15 મૂકવામાં આવે છે તો V o c 15 2 હશે જેનો અર્થ એ છે કે r 3 વોલ્ટ એટલે કે ઓપન સર્કિટ V o c વોલ્ટેજ 3 વોલ્ટ મળ્યો તેથી હું તેને સમજાવું તેનો અર્થ એ કે મારી V o c 3 વોલ્ટ તેથી V o c મળે છે હવે iSC મેળવવી પડશે તેથી આ કિસ્સામાં જો iSC મળી તો પછી આ સર્કિટ માં જવું પડશે તેથી V o c 3 વોલ્ટ મળ્યો મેં બધું સમજાવ્યું હવે I o c મેળવવા માટે આને શોર્ટ કરું છું આનો અર્થ આ છે આ 1 અને 2 હવે શોર્ટ થયેલ છે કારણ કે I o c મેળવવો પડશે તેથી આ r છે જેને શોર્ટ કરવામાં આવે છે અને 1 વોલ્ટેજ સ્ત્રોત ત્યાં 12 વોલ્ટ 5 એમ્પીયર છે અને જેમ તે શોર્ટ થયેલ છે હવે વસ્તુઓ બદલાઈ ગઈ છે તેથી આ વોલ્ટેજ હવે v 2 કહે છે હવે સવાલ એ છે કે આ વોલ્ટેજ સંદર્ભના v 2 છે તેથી ફક્ત સંદર્ભે પકડી રાખો હવે સવાલ એ છે કે r ને પહેલા એ જાણવું પડશે કે iSC શું છે કે આ એક કોમન ટર્મિનલ છે આ એક કોમન ટર્મિનલ છે તેથી આ વોલ્ટેજ આ વોલ્ટેજ v 2 છે અને આ r છે તેથી પહેલા જેવું કર્યું છે તેથી આ લુપમાં KVL લાગુ કરો તેથી 4 ગુણ્યા 4 ગુણ્યા iSC મળશે પછી આ v 2 v 2 12 0 તેનો અર્થ એ છે કે iSC r 12 v 2 ને 4 થી વિભાજિત કરે છે તે અહીં લખ્યું છે અને બીજી બાબત આ છે i આ i અહીં જ લખવું કારણ કે અહીં વોલ્ટેજ v 2 છે તેથી નીચે તરફ આગળ વધવું તેથી હવે તે v 2 ભાગ્યા 3 છે હવે આને લાગુ કરો KCL ને અહીં લાગુ કરો કારણ કે આ એક કોમન નોડ પર અહીં KCL લાગુ છે જો અહીં KCL લાગુ કરો તો પછી સમજવા માટે શું થશે ધારો કે આ મારો આ નોડ કરંટ આવી રહ્યો છે તેથી આ દિશામાં iSC લીધું છે તેથી કરંટ અહીં કરંટ દાખલ થઈ રહ્યું છે આ iSC છે 5 એમ્પીયર પણ અહીં દાખલ થઈ રહ્યું છે આ 5 છે અને 4 iSC આ ટર્મિનલમાંથી નીકળે છે તેથી 4 આ નોડ માંથી નીકળતા 4 iSC અને આ I પણ નીકળે છે i v 3 આ i છું તેનો અર્થ એ કે iSC 5 આવતો કરંટ r 4 iSC 4 iSC આ r જેને આ કહે છે તે આ i છે તેનો અર્થ આ v 2 ભાગ્યા 3 છે તેથી અને 4 iSC એટલે કે 4 iSC ની અભિવ્યક્તિ તે અહીં મળી છે અહીં મુકવું પડશે તેનો અર્થ એ કે તે 4 ગુણ્યા 12 v 2 ભાગ્યા 4 અસરકારક રીતે થશે તે 12 v 2 બનશે અને આ i v 2 ભાગ્યા 3 થવું જોઈએ તેથી દરેક સમીકરણ v 2 ની દ્રષ્ટિએ મળશે જે સરળતાથી મળશે v 2 નું મૂલ્ય કેટલું છે તે પછી ફક્ત iSC ની ગણતરી કરશે તેથી હું તેને સમજાવીશ તેથી આશા છે કે આ બાબતો સમજાઈ ગઈ હશે હવે નોડલ વિશ્લેષણ લાગુ કરો મેં કહ્યું હતું કે તે હવે 12 v 2 5 v 2 ભાગ્યા 3 થશે જે r i 4 ગુણ્યા r iSC છે તેથી iSC 12 v 2 ભાગ્યા 4 તેથી 12 v 2 ભાગ્યા 4 4 4 રદ થશે v 2 v 2 એ 9 6 વોલ્ટ હશે તેથી r તેથી r iSC આ અભિવ્યક્તિ 12 v 2 ભાગ્યા 4 છે 6 એમ્પીયર છે અને તેથી નોર્ટન અવરોધ RN V o c ભાગ્યા iSC V o c તો 3 વોલ્ટ મળશે અને આ iSC છે અને આ r 5 Ω છે તેથી મળે છે અને આ ખરેખર IN iSC IN છે તેથી તે આ r વસ્તુ છે